તેથી ઇજનેરી ગણિતશાસ્ત્ર 1 પરના વ્યાખ્યાન માં પાછા આવો અને આ છે વ્યાખ્યાન નંબર 27 અને આપણે ઇન્ટિગલ કેલ્ક્યુલસ પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આજનો વિષય ઇન્ટિગ્રલ સાઇન હેઠળ ડિફરેન્શીયેશન હશે તેથી ખાસ કરીને આપણે લીબનીત્ઝ રુલ વિશે વાત કરીશું તેથી તે રુલ છે જ્યાં આપણે ડિફરેન્શીયેશન હેઠળ ઇન્ટિગ્રલ સાઇન વાપરીયે છીએ અને આપણે આ લીબનીત્ઝ રુલrule ના ડેરીવેશન પણ અને કેટલીક કાર્યકારી સમસ્યાઓ માટે જઈશું તેથી આપણે આ રુલની વ્યાખ્યા કરવા જઇએ તે પહેલાં રુલની ચર્ચા કરીએ આપણે મીન વેલ્યુ થીયરમ ને યાદ કરવાની જરૂર છે તેથી આપણે ડિફરેન્શીયલ કેલ્ક્યુલસ માં અગાઉના વ્યાખ્યાનો માં ચર્ચા કરીશું આ લગ્રેંજ મીન વેલ્યુ થીયરમ જે કહે છે કે આ રેશીયો અહીં છે જ્યાં અને અહીં આપણી પાસે આવી ધારણાઓ છે કે f એ a b પર સતત છે અને a b પર ડિફરેન્શિયેબલ છે તેથી આ મીન વેલ્યુ થીયરમ ધરાવતાં હોવાથી આપણે આ લગ્રેંજ મીન વેલ્યુ થીયરમ ના આધારે થોડો વધુ શામેલ કરી શકીએ છીએ તેથી અમારી પાસે આ છે કારણ કે આ ઈન્ટિગ્રલ જો આપણે હલ કરીયે તેથી આ f સિવાય બીજું કંઈ નથી અને પછી આપણી પાસે અહીં a થી b લિમિટ છે તેથી જે હશે f −f તેથી આ f −f બરાબર સમાન ટર્મ અહીં છે અને આ b−a f ξ દ્વારા ડીવાયડેડ છે તેથી હવે આપણે પાસે બીજી ધારણા છે આપણે ધારીએ છીએ કે આ f g તેથી હવે આ હોવાથી આપણ ને ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ માટે બીજું મીન વેલ્યુ થીયરમ મળે છે તો અહીં f g અને આપણ ને અહીં આ રુલ મળે છે તેથી તો આ શું છે તેનો અહીં અર્થ શું છે તેથી જો તમે આ ને ઇન્ટીગ્રેટ કરવા માંગો છો તો આ ના તફાવત સમાન હશે અહીં લિમિટ તેથી b−a અને પછી g ξ તેથી g ઇન્ટિગ્રેન્ડ અમુક પોઇન્ટ સાથે કોઈક ઇન્ટર્વલ માં a to b સુધી લેવામાં આવે છે તેથી આપણે આ પોઇન્ટ ક્યાં છે તે બરાબર જાણતા નથી પરંતુ આ મીન વેલ્યુ થીયરમ કહે છે કે આ ઈન્ટિગ્રલ અમુક તબક્કે g ની બરાબર હશે અમુલ ઇન્ટર્વલ ના પોઇન્ટ માં અને b−a લિમિટ ના આ તફાવત દ્વારા ગુણાકાર થશે તેથી આ સાથે આ બે મીન વેલ્યુ થીયરમ સાથે હવે આપણે લીબનીટ્ઝ રુલ માટે આગળ વધી શકીએ છીએ તેથી આ રુલ કહે છે કે જો આપણી પાસે આ ઈન્ટિગ્રલ u1 α છે તેથી આ લિમિટ છે તેથી તે આલ્ફા થી u2 α સુધી કેટલાક ફંકશન હોઈ શકે છે અને ઇન્ટિગ્રેંડ બે વેરીયેબલ ફંકશન છે તેથી તેથી આ આપણે માનીએ છીએ કે આ α નું ફંક્શન છે કારણ કે આપણે x ઉપર ઇન્ટીગ્રેટીંગ કરીયે છીએ તેથી આ ઈન્ટિગ્રલ શું છે આ ઈન્ટિગ્રલ આલ્ફા પર આધારિત છે તેથી આપણે માનીએ છીએ કે આ α નું ફંક્શન છે અને આ રુલ કહે છે કે જો આ u1 α u2α ફંકશન અહીં લિમિટ માં બેસે તો α નું ફંકશન છે તેઓ α ના સંદર્ભે સતત પ્રથમ ઓર્ડર ડેરિવેટિવ્ઝ છે તેથી જો આ કિસ્સો છે તો આપણે આને Φ ડીફરેન્શીયટ કરી શકીયે છીએ α ના સંદર્ભમાંઅથવા બીજા શબ્દોમાં કહીએ તો આપણે ઈન્ટિગ્રલ નું ડીફરેન્શીયેશન લઈ શકીયે છીએ અને રુલ કહે છે કે આ ઈન્ટિગ્રલ માં જશે અને આપણી પાસે આ f xα નું ડેરીવેટીવ અથવા ડીફરેન્શીયલ હશે તેથી આનું f x α ની ડેરીવેટીવ એ પાર્શીયલ ડેરીવેટીવ α ના સંદર્ભમાં થશે કારણ કે અહીં બે વેરીયેબલ છે તેથી નું α ના સંદર્ભ માં પાર્શીયલ ડેરીવેટીવ છે અને પછી કેટલાક વધુ ટર્મ હશે તેથી આ રુલ કહે છે કે આપણે અહીં ડેરીવેટીવ અંદર લઈ શકીએ છીએ આપણે f નું પાર્શીયલ ડેરીવેટીવ α ના સંદર્ભ માં મેળવીશું પછી વત્તા અહીં ઉપરની લિમિટ ના ડેરીવેટીવ છે તેથી અને પછી હવે બાદબાકી નીચલી લિમિટ તમારી પાસે ફરીથી નીચલી લીમીટ પર નું ડેરીવેટીવ હશે અને અહીં ફંકશન u1 α પર હવે ઇન્ટીગ્રેંડ નું ઇવેલ્યુએટ થાય છે તેથી તે રુલ છે જે યાદ રાખવું સરળ છે તેથી જ્યારે આપણે આ લેવા માંગીએ છીએ જેમ આ ઈન્ટિગ્રલ અહીંછે તેથી આ આ બરાબર હશે ડેરીવેટીવ એ ઇન્ટીગ્રલ માં જશે તેથી ઇન્ટીગ્રેન્ડ ની ઉપર અને આ બનશે જેમ કે f ની પારશીયલ ડેરીવેટીવ α ના સંદર્ભ માં તેથી તે એક ટર્મ છે બીજા ટર્મ માં ઉપલી લિમીટ નું ડેરીવેટીવ પાસે હશે અને આ ઉપલી લિમિટ પર ઇન્ટીગ્રેન્ડ નું ફરીથી ઇવેલ્યુએટ કરવામાં આવશે તેથી આ x ને u2 α ઓછા દ્વારા બદલવામાં આવશે અહીં ફરીથી સમાન દ્રશ્ય તેથી u1 α ની ડેરીવેટીવ α ના સંદર્ભ મા નિચલી લિમિટ અને પછી ઇન્ટીગ્રેન્ડ ને u1 α પર ઇવેલ્યુએટ કરવામાં આવે છે તેથી આ લિબનીટ્ઝ નો રુલ છે અને આપણે જો કે આ પુરાવો પણ જોઈશું જે ખૂબ જ સરળ તે જ્ઞાન સાથે કે જે આપણે પહેલાથી જ ડિફરેન્શીયલ કેલ્ક્યુલસ માં ચર્ચા કરી છે આપણે સાબિત કરી શકીએ કે આ તેથી અહીં લીબનીત્ઝ રુલ છે તેથી આપણે આ અલ્ફા ના ફંકશન તરીકે આ ઈન્ટિગ્રલ ને તપાસીએ છીએ અને પછી ΔΦ આને ધ્યાનમાં લઈને Φ માં વધારો જેમ Δ α નો α માં વધારો થાય તેમ તેથી આપણી પાસે Φ α Δα −Φ α છે તેથી આની સાથે આપણી પાસે અહીં α Δα એ α માટે છે તેથી અહીં α ને α Δα દ્વારા બદલવામાં આવશે તેથી આપણી પાસે હશે તેથી જ્યાં પણ આપણી પાસે α હોઇ જે α Δα અને −Φ α દ્વારા બદલવામાં આવશે તેથી ફરી તે જ ઈન્ટિગ્રલ હવે આપણે અહીં થોડી વધુ હેરફાર કરીશું તેથી u1 α Δα અને આપણે કેટલાક એવા આંકડા પર જઈ રહ્યા છીએ જે ખરેખર અહીં u1 α દેખાય છે તેથી u1 α સુધી આ ઈન્ટિગ્રલ આપણે હવે આપણે તોડીશું તેથી u1 α Δα થી આ નંબર u1 α વત્તા પછી u1 α થી અન્ય કોઇ નંબર માં આ u2 α અથવા ફંક્શન અહીં u2 α અને પછી u2 α થી અંત સુધી લિમિટ તેથી આપણે આ ત્રણ ઈન્ટિગ્રલ ભાગો ના સરવાળો તરીકે આ ઈન્ટિગ્રલ લીધું છે તેથી u1 α Δα થી u1 α સુધી પછી u1 α થી u2 α સુધી અને પછી u1 α ત્યાં અંત લિમિટ ત્યાં u2 α Δα સુધી તેથી તે લિમિટ ના ગુણધર્મો છે આપણે ઘણા મધ્યવર્તી પોઇન્ટ લઈ શકીએ છીએ અને આપણે ઇન્ટિગ્રલ ને ઘણા બધા ઇન્ટિગ્રેલ માં તોડી શકીએ છીએ પછી આપણી પાસે બરાબર તે ટર્મ છે તેથી હવે આપણે સમાન ટર્મ ને જોડીશું તેથી અહીં આપણી સમાન લિમિટ u1 α થી u2 α અહીં u1 α થી u2 α પણ છે તેથી આ બે ટર્મ તમે ભેગા કરશો અને પછી આપણે ઇન્ટીગ્રેન્ડ integrand0 f x α Δ α છે અને ઓછા f x α તેથી આ બે ટર્મ ને જોડવામાં આવશે અને પછી આપણી પાસે આ બે ટર્મ પણ હશે તેથી આ બે ટર્મ ને જોડીને આપણે આ મેળવીશું તેથી હવે આપણી પાસે આ ત્રણ ઇન્ટિગ્રેલ્સ છે અને હવે આપણે મીન વેલ્યુ થીયરમ લાગુ કરીશું તેથી અહીં આપણી પાસે આ છે તેથી તફાવત એ બીજી દલીલ α Δα છે તેથી અહીં આપણે ડિફરેન્શીયલ કેલ્ક્યુલસ અથવા લાંગ્રજ મીન વેલ્યૂ થીયરમ લાગુ કરીશું અને આ બે ઇન્ટિગ્રેલ્સ માં આપણે ઇન્ટિગલ કેલ્ક્યુલસ થી મીન વેલ્યુ થીયરમ લાગુ કરીશું જેની પહેલાંની સ્લાઇડ માં સમીક્ષા કરવામાં આવી હતી

પ્રથમ ઈન્ટિગ્રલ માટે મીન વેલ્યુ થીયરમ નો ઉપયોગ કરીને આપણને આ તફાવત છે તેથી આપણે અહીં મીન વેલ્યુ થીયરમ લાગુ કરીશું જે કહે છે કે જો આપણે અહીં Δ α દ્વારા ડીવાઇડ કરીશું અને Δ α દ્વારા ગુણાકાર કરીએ તો આપણે આમ કરી શકીએ તેથી Δ α દ્વારા ડીવાઇડ કરીએ અને પછી અહીં Δ α દ્વારા ગુણાકાર કરીએ તેથી લેંગરેંજ દ્વારા આનું વેલ્યુ થીયરમ α ના સંદર્ભમાં ડેરીવેટીવ થશે કારણ કે વૃદ્ધિ α માં છે તેથી α ના સંદર્ભમાં ડેરીવેટીવ અને f અને કેટલાક પોઇન્ટ અહીં જેને આપણે અહીં ξ 1 કહી રહ્યા છીએ તેથી ξ 1 બરાબર અહીંના α α Δα અંતરાલને અનુસરે છે અને નોંધ લો કે આ ξ 1 એ 0 પર જશે અને Δ α એ 0 પર જશે તેથી પછીથી આપણે આગળ વધીશું લિમિટ સાથે તેથી આ ξ 1 એ α પર જશે જેમ Δ α એ 0 ની પર જશે u2 α u 2 α ∫ f x α Δα −f x α dxΔ α ∫ f α x ξ 1dx ξ1 ∈ α α Δα u1 α u 1 α તેથી આ સાથે હવે આપણી પાસે બીજું ઇન્ટિગલ છે જેછે અને હવે આપણે ફરીથી ઇન્ટિગલ કેલક્યુલસ માટે ફરીથી મીન વેલ્યુ થીયરમ નો ઉપયોગ કરીએ જે કહે છે કે આ અહીં કારણ કે ઈન્ટિગ્રલ x પર છે તેથી આ આ સંદર્ભ માં કોન્સટન્ટ ની જેમ તેથી ઈન્ટિગ્રલ x પર છે તેથી આ રેન્જ માં ક્યાંક એક પોઇન્ટ હશે અથવા આ ઈન્ટિગ્રલ ની લિમિટ હશે જ્યાં ઈન્ટિગ્રલ વેલ્યુ f ની બરાબર હશે તેથી અહીં કેટલાક પોઇન્ટ છે તેથી આ x ને આ ξ 2 દ્વારા બદલવામાં આવશે અને α Δα જેવું છે અને પછી લિમીટ નો તફાવત તેથી u2 α Δα −u2α જ્યાં હવે આ ξ 2 ∈u2 α u2 α Δ α ક્યાંક આ લિમીટ થી સંબંધિત છે તેથી તે ઈન્ટિગ્રલ કેલ્ક્યુલસcalculus માટે મીન વેલ્યુ થીયરમ હતું

અને હવે બીજા ઈન્ટિગ્રલ માટે સમાન થીયરમ માટે આપણે લાગુ કરીશું તેથી આ x ને કેટલાક ξ 3 દ્વારા બદલવામાં આવશે તેથી આ ફંકશન નું ઇવેલ્યુએટ પોઇન્ટ ξ 3 પર અને આ લિમિટ ના તફાવતને તેથી u1 α Δα −u1 α અને ફરીથી આ ξ 3 ∈ u1 α u1 α Δα તેથી આ ત્રણ ઇન્ટિગ્રેલ્સ ને આ જમણી બાજુની ટર્મ દ્વારા બદલાઈ છે તેથી ફરીથી આપણી પાસે એક ઈન્ટિગ્રલ છે અને આ બે ટર્મ હશે

તેથી આ મૂળ હતું ઈન્ટિગ્રલ ના સ્વરુપ માં ΔΦ અને હવે આપણે અહીં બધાને બદલીશું જે આપણે આ લગ્રરેંજ મીન વેલ્યુ થીયરમ ને લાગુ કરી છે તો અહીં ઈન્ટિગ્રલ માટે મીન વેલ્યુ થીયરમ પણ ઈન્ટિગ્રલ માટે વેલ્યુ થીયરમ છે તેથી આપણે પ્રથમ ટર્મ થી મેળવીશું કારણ કે આપણે અહીં લગ્રરેંજ મીન વેલ્યુ થીયરમ લાગુ કર્યું છે તેથી આપણે આ f આલ્ફા મેળવીશું અને આ d ડેલ્ટા આલ્ફા હશે બીજી ટર્મ થી આપણે ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ થી મીન વેલ્યુ થીયરમ લાગુ કર્યું છે અને ફરીથી અહીં ઇન્ટિગ્રલ કેલ્ક્યુલસ થી મીન વેલ્યુ થીયરમ લાગુ કર્યું છે તેથી હવે આ ત્રણ ઇન્ટિગ્રેલ્સ આપણી પાસે અહીં નવી ટર્મ છે અને આપણે આ પ્રત્યેક ટર્મ માં Δα દ્વારા ડીવાઈડ કરવામાં આવે છે તેથી અહીં Δα અને અહીં પણ આ Δα અહીં આપણે Δα દ્વારા ડીવાઈડ કરીશું અને અહીં પણ આપણે Δα દ્વારા ડીવાઈડ કરીશું

અને હવે આ Δα સાથે તેથી આ Δu2 છે તેથી આ u2 માં વધારો છે જ્યારે આપણે α ને Δα માં વધારો કરીએ તો આ Δu2 છે અને આ Δu1છે તેથી હવે આ સમીકરણ માંઆપણે લિમિટ ને પાસ કરશુ જેમ Δα એ 0 તરફ જાય તેથી આ લિમિટ ને પાસ કરતા Δα એ 0 તરફ જાય છે આ બનશે ડેરીવેટીવ અને આ પ્રથમ ટર્મ છે તેથી ξ 1 એ α પર જશે અને આપણી પાસે છે તેથી આ ξ 1→ α જ્યારે Δ α → 0 અહીં આપણી પાસે ξ2 ટર્મ છે અને u2α અને u2α Δ α વચ્ચે રહે છે તેથી જ્યારે Δ α → 0આ ξ2 એ u2α પર જશે અને પછી અહીં પણ જ્યારે Δ α → 0 આ α પર જશે અને અહીં આ ફરીથી ડેરીવેટીવ થશેઓછા તે જ સમાન વસ્તુ અહીં ξ3 એ u1α અને u1α Δ α ની વચ્ચે રહે છે અને જ્યારે Δ α → 0 તેથી આ ટર્મ ξ 3 એ u1α પર જશે તેથી આપણી પાસે અહીં f u1 α Δα આલ્ફા હશે જેમ ડેલ્ટા આલ્ફા એ 0 પર જાય છે અને પછી આ ડેલ્ટા u 1 ઉપર ડેલ્ટા આલ્ફા એ u 1 નું ડેરીવેટીવ બનશે ફરીથી આલ્ફા ના સંદર્ભમાં તેથી આપણે નિયમો સાથે પૂર્ણ કર્યું છે તેથી જે કહે છે કે આ ડીફરેંશીયેશન ઈન્ટિગ્રલ સંકેત હેઠળ છે તેથી જ્યારે તમે ડીફરેંશીયેશન લેવા માંગતા હો તે ઇન્ટીગ્રેન્ડ પર જશે તેથી f ની પારશીયલ ડેરીવેટીવ α ના સંદર્ભ માં અને ત્યાં આ ટર્મ છે તેથી ઉપરની લિમિટ ઉપરની લિમિટ નું ડેરીવેટીવ અને તે સમાન લિમિટ ઇન્ટિગ્રેન્ડ માં અવેજી કરવામાં આવશેઅને ઓછા નીચલી લિમિટ ના ડેરીવેટીવ અને તે જ લિમિટ ને ફંકશન માં અવેજી આપવામાં આવશે તેથી એ વિશિષ્ટ કિસ્સો કે જેનો આપણે વારંવાર ઉપયોગ કરીએ છીએ તેથી આપણે માની લઈએ કે u1α અને u2α તેઓ α પર નિર્ભર નથી તેથી તે અચળ રહે છે તેથી તે કિસ્સામાં અહીં બીજી અને ત્રીજી ટર્મ હશે રદ થઈ જશે કારણ કે એ 0 થઈ જશે

અને પછી અમારી પાસે ફક્ત પ્રથમ ટર્મ છે તેથી જો આપણી પાસે અચળ લિમિટ હોય તો આપણી પાસે ફક્ત એક જ ટર્મ હશે જ્યારે આપણે ડેરીવેટીવ કરીએ છીએ અથવા આપણે ઈન્ટિગ્રલ સંકેત હેઠળ ડીફરેંશીયેટ કરીએ છીએ તેથી આપણે ફક્ત એક જ ટર્મ છે કારણ કે આ બે ટર્મ રદ થશે અથવા સામાન્ય રીતે આપણે જેવા આ ઈન્ટિગ્રલ લખીશું તેથી આ કારણ કે આ લિમિટ અચળ છે આપણે ઇન્ટીગ્રેન્ડ પર જઈશું અને પછી આપણી પાસે આ ડીફરેંશીયેશન ઈન્ટિગ્રલ સંકેત હેઠળ છે તેથી આપણે આ ડેરીવેટીવ ને ઈન્ટિગ્રલ માં લઈ શકીએ છીએ પરંતુ આ પારશીયલ ડેરીવેટીવ જેવું હશે કારણ કે f બે x વેરીયેબલ આધારિત છે અને તેથી હવે આ ઉદાહરણ 1 માં આપણે બતાવીશું કે ઈન્ટિગ્રલ જો a≥0 હોય તેથી આવા જટિલ ઇન્ટિગ્રેલ્સ ની ગણતરી કરવા માટે ઇન્ટિગલ હેઠળના આ તફાવતનો આ વિચાર ખૂબ જ ઉપયોગમાં લેવામાં આવે છે અને તે આ ઇન્ટીગ્રેશન ના ડીફરેંશીયેશન સાથે આ વિચાર ખૂબ જ સરળ બની જાય છે કારણ કે આપણે ખરેખર આ કિસ્સામાં આ ઇન્ટિગ્રલ ને એક ફંકશન a તરીકે આપેલ ઇન્ટિગ્રલ ને ધ્યાનમાં લઈએ છીએ એ કારણ કે ત્યાં a એ ટેન ઇન્વર્શ તરીકે છે તેથી આ છે તેથી આપેલ ઇન્ટિગ્રલ આપણે a ના ફંક્શન તરીકે લીધું છે અને હવે આપણે ડેરીવેટીવ લઈશું અથવા આપણે આને a ના સંદર્ભ ડીફરેન્શીયેટ કરીશું તેથી ડીફરેનશીયેશન સાથે જો આપણે કેટલાક સરળીકરણ જોઈએ અથવા પરિણામી ઈન્ટિગ્રલ જોઈ શકીએ તો આપણે સરળતાથી ઉકેલી શકીએ તો આ ઉપયોગી થશે કારણ કે આ સ્વરૂપમાં આપેલ ઈન્ટિગ્રલ ઇવેલ્યુએટ તે થોડું જટિલ છે પરંતુ જો આપણે અહીં a ના સંદર્ભમાં ડીફરેન્શીયેટ કરીએ છીએ તો પછી શું થશે તેથી લિમિટ ઓને અહીં અચળ માનવામાં આવશે જો કે કોઈએ નોંધ લેવી જોઈએ કે સામાન્ય રીતે આ લિબનીત્ઝ રુલઅથવા ઈન્ટિગ્રલ સંકેત હેઠળનો ડીફરેન્શીયેશન છે જે રુલ આપણે સાબિત કર્યો છે કે તે ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ માટે માન્ય નથી આપણ ને સામાન્ય રીતે કેટલીક વધારાની શરતોની જરૂર છે પરંતુ આ બધા દાખલાઓ જે લાગુ છે અને આપણે ઈમપ્રોપર ઇન્ટિગ્રેલ્સ માટે આ લિબનીટ્ઝ રુલ ની લાગુ પડતી વિગતો વિશે વધુ જઈ રહ્યા નથી તેથી અહીં ધ્યાનમાં લીધેલા બધા ઉદાહરણો રુલ લાગુ પડે છે તેથી અહીં આ અચળ લિમિટ ઓની ધ્યાન કરીએ છીએ આપણે ફક્ત a ના સંદર્ભમાં ડીફરેન્શીયેટ કરીએ છીએ તેથી અને હવે આપણે આને સરળતાથી ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી તેથી અમને અહીં આ ડેરીવેટીવ મળી ગયું અને તે હંમેશા આ પ્રક્રિયા છે જે તેને સરળ બનાવે છે કારણ કે હવે આપણે સરળતાથી આ ડીફરેંશીયલ સમીકરણને ઇન્ટીગ્રેટ કરી શકીએ છીએ તેથી જ્યારે આપણે આને ઇન્ટીગ્રેટ કરીએ આપણને મળશે ઇન્ટીગ્રેશન નો કોન્સટન્ટ અર્બિટરી કોન્સટન્ટ પરંતુ તે અચળ નું ઇવેલ્યુએટ કરવું પણ સરળ છે કારણ કે આપણે આ જાણવું જોઈએ અને ϕ તેથી વેલ્યુ ϕ 0 તેથી આપણે તે પોઇન્ટ લઈશું જ્યાં આપણે ઈન્ટિગ્રલ ની વેલ્યુ સરળતાથી જાણીએ છીએ તેથી આ છે તેથી અહીં આપણી પાસે v છે આ માહિતી આપવામાં આવી છે જેનો ઉપયોગ આપણે આ અચળ c નું ઇવેલ્યુએટ કરવા માટે કરી શકીએ છીએ તેથી આ ϕ 0 સાથે તેથી અહીં આ 0 છે અને પછી આ 0 છે તેથી ફરીથી ln 10 તેથી આપણને c ની બરાબર 0 મળે છે તેથી આપણ ને આ અચળ 0 મળ્યું અને પછી તેથી આ લોગ ફક્ત કુદરતી લોગરીધમિક log 1a અને આ આપણે સાબિત કરવા માગીએ છીએ તેથી આ લીબનીત્ઝ રુલ અથવા ઈન્ટિગ્રલ ચિન્હ હેઠળના ડીફરેન્શીયેશન ને ખૂબ જ સરળતાથી ઉપયોગ કરીને આપણ ને અહીં આ વેલ્યુ મળ્યું તેથી બીજું એક ઉદાહરણ જ્યાં આપણે નું ઇવેલ્યુએટ કરીશું તેથી ફરીથી એ જ પ્રક્રિયા તેથી આપણે આને લઈશું અને પછી આ નું ડેરીવેટીવ મેળવીશું અને αx ના સંદર્ભમાં α આ x આપણને આપશે અને તે બરાબર પોઇન્ટ છે કારણ કે આ પારશીયલ ડીફરેન્શીયેટ પાડવું સરળ નહોતું પરંતુ હવે એ તરીકે દર્શાવામાં આવ્યો છે અને હવે આપને સરળતાથી ડીફરેન્શીયેટ કરી શકીયે છીએ તેથી આપણે સરળતાથી આ ટર્મ ને ઇન્ટીગ્રેટ કરી શકીયે છીએ અને ડીફરેન્શીયેટ કરી શકીયે છીએ તેથી આપણે પારશીયેલ ઇન્ટીગ્રલ નો રુલ પાર્ટ માં લાગું કરીશું તેથી આ કરવાથી તેથી આપણે આ મેળવીશું

તેથી હવે આપણી પાસે આ છે જ્યારે x એ ઇન્ફીનીટી તરફ જાય છે આ 0 પર જશે અને જ્યારે x એ 0 પર જશે કારણે આ કોઈ sin એ 0 પર જશે તેથી પ્રથમ ટર્મ નાશ પામશે અને પછી બીજી ટર્મ આપણી પાસે આ ઓછા ની નીશાની હાફ સાથે છે અને આ e પાવર ઓછા x સ્ક્વેર cos આલ્ફા x એ જ ઇન્ટિગ્રલ છે જે આપણે ફરી ફાઇ એ સાથે શરૂ કર્યું છે તો આ 2 દ્વારા ઓછા આલ્ફા જેવું હશે અને આ ફાઇ તેથી 2 દ્વારા ઓછા આલ્ફા અને આ ફાઇ a અને તે જ ઈન્ટિગ્રલ તેથી આપણે આ ડીફરેન્શીયલ સમીકરણ મળશે તેથી જે સરળ છે ઇન્ટીગ્રેટ કરવું તેથી આપણે આ ϕ α ની ડાબી બાજું લેશું અને અને અહી d α એ જમણી બાજું જશે અને આને ઇન્ટીગ્રેટ કરશું તેથી આપણ ને મળશે અને આ તો આપણે મેળવીશું અને તે e પાવર c આપણે બીજા અચળ માની શકીએ છીએ તેથી આપણી પાસે છે અને હવે આપણે નોંધ્યું છે કે આ અને તે આ ઈન્ટિગ્રલ આપણી પાસે છે અગાઉના વ્યાખ્યાનો માં પણ જોવા મળે છે અને હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે એ પણ સાબિત કરીશું કે આ √π2 ની બરાબર છે તેથી આ સ્ટાન્ડર્ડ ઇન્ટીગ્રલ ની આ કિંમત √π2 છે તેથી આપણે જાણીએ છીએ ϕ તેથી આ દ્વારા હવે આપણે c1 ની ગણતરી કરી શકીએ તેથી c 1 એ √π2 બનશે જ્યારે આપણે મુકીશુ અને તે ઇન્ટીગ્રલ ની વેલ્યુ છે જેનું આપણે ઇવેલ્યુએટ કરીશું તેથી ત્રીજું ઉદાહરણ ફરીથી ખૂબ સરળ છે તેથી આપણી પાસે આ છે અને આપણે ϕ α જોઈએ છે જ્યાં α ≠ 0 તેથી તે ઈન્ટિગ્રલ સાઇન હેઠળ આ ડીફરેનશીયેશન ની ડાયરેક્ટ અપ્લીકેશન છે તેથી જો આપણે આને ઈન્ટિગ્રલ અંતર્ગત ડીફરેનશીયેટ કરીએ તેથી આ લિબનીટ્ઝ ના રુલનો સીધો ઉપયોગ હતો અને નિષ્કર્ષ પર આવી તેથી આપણે આ લીબનિટ્ઝ રુલશીખ્યા જે તેના માટે ઉપયોગી છે ઈન્ટિગ્રલ ડીફરેનશીએટીંગ તેથી જો આપણી પાસે ઈન્ટિગ્રલ છે તો આપણે α ના સંદર્ભ માં ડેરીવેટીવ લેવા માંગીએ છીએ તેથી આ રુલકહે છે કે તેથી તે લિબિટ્ઝ રુલછે આ સંદર્ભો છે જે આપણે આ વ્યાખ્યાનો તૈયાર કરવા માટે વાપર્યા છે અને ખૂબ ખૂબ આભાર